પ્રક્રિયા અને પ્રમોશન નમસ્કાર મારું નામ જયંતા ચેટર્જી છે અને અમે સેવાઓના સંચાલનના વિવિધ પાસાઓ અને ઘણા સમકાલીન મુદ્દાઓ કે જે જટિલતાઓ પડકારો બનાવે છે અને સેવા વ્યવસાયોના ક્ષેત્રમાં અમે તેમને કેવી રીતે પ્રતિસાદ આપવાનું સંચાલન કરી રહ્યા છીએ તેના પર વાતચીત કરી રહ્યા છીએ અમે અમારો છેલ્લો વિષય ચાલુ રાખીએ છીએ જે સેવા પ્રક્રિયાની ઊંડી સમજ છે જ્ઞાન બનાવો જેનો ઉપયોગ સેવા સ્પર્શ બિંદુમાં સેવાના પ્રવાહને સંચાલિત કરવા માટે થઈ શકે તેઓ એકસાથે સેવા પ્રક્રિયાની રચના કરે છે તેથી સંદેશાવ્યવહાર ગ્રાહક શિક્ષણ પ્રમોશન એ સેવાની જટિલતાઓ અને બહેતર પ્રમોશનની દ્રષ્ટિએ સેવા પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટેના ઇનપુટ્સ છે ગ્રાહક શિક્ષણ અને સંદેશાવ્યવહાર એ સેવાની અમૂર્તતા વિજાતીયતા અવિભાજ્યતા અને નાશવંતતા દ્વારા પડકારોનો સામનો કરવાના માર્ગો છે આ મુદ્દાઓ પર અમે ચર્ચા કરી છે કે અસ્પષ્ટતાને દૂર કરવા માટે અમે મૂર્ત સંકેતોનો ઉપયોગ કરીએ છીએ તે વિવિધ જાહેરાતોને યાદ રાખો જે અમે કુરિયર કંપનીઓ પર જોયા છે જ્યાં તેમના સાધનો તેમના લોકો તેમનો ગણવેશ તેમની આતુરતા તેમની કુશળતા આ બધું અમૂર્તતાને દૂર કરવા માટે મૂર્ત સંકેતો તરીકે પ્રકાશિત કરવામાં આવે છે તેઓ જે સેવા પૂરી પાડે છે અથવા ઉદાહરણો માટે રૂપકોનો ઉપયોગ અથવા તમે સારા હાથમાં છો જેવા નિવેદનોનો ઉપયોગ મોટાભાગની આરોગ્ય સંભાળ અથવા શિક્ષણ અને આવી જટિલ વિશ્વસનીયતા આધારિત સેવાઓમાં ખૂબ જ લોકપ્રિય નિવેદન છે તેથી આ રૂપકો એક રીતે તે મૂલ્ય પ્રસ્તાવો બનાવે છે જે પ્રકૃતિમાં સાર્વત્રિક છે અને સ્વેજ પર જાઓ ગ્રાહક એક સકારાત્મક વિચારસરણી બનાવે છે જે સમગ્ર પ્રક્રિયાને વધુ સારી રીતે અનુભવવામાં મદદ કરે છે અને અંતે થોડો વધુ સંતોષ અનુભવે છે અને અમૂર્ત સેવાઓમાંથી મૂર્ત સારી લાગણી ઉત્પન્ન કરવી એ અમારો ઉદ્દેશ્ય છે મિત્તલ અને બેકર તરફથી આ એક સરસ સંશોધન રચના છે જે 2002માં પ્રકાશિત થઈ હતી આ બતાવે છે કે સેવા વ્યવસાયમાં કેવી રીતે સેવા સંદેશાવ્યવહાર અથવા સંદેશાવ્યવહાર નો અમે અહીં કેવી રીતે ઉપયોગ કર્યો છે અથવા તેના બદલે લેખકે કહ્યું છે કે જાહેરાત વ્યૂહરચના શબ્દનો ઉપયોગ કરો પરંતુ વાસ્તવમાં તમે સરળતાથી જોઈ શકો છો કે આ સંદેશાવ્યવહારની શક્યતાઓની સમગ્ર શ્રેણી પર લાગુ થશે જે અમને અસ્પષ્ટતાને દૂર કરવામાં મદદ કરી શકે છે તેથી ઉદાહરણ તરીકે સેવાઓની સામાન્યતાની સમસ્યા અમે ચોક્કસ સેવાના ભૌતિક ભાગને પ્રકાશિત કરવા માટે પધ્ધતિ દસ્તાવેજીકરણ પ્રદર્શન દસ્તાવેજીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ આરોગ્ય સંભાળ સુવિધા અથવા શૈક્ષણિક સુવિધા માટે તમારા બ્રોશરની જેમ હશે તેથી તમે નિરપેક્ષપણે ભૌતિક પધ્ધતિ ક્ષમતા દસ્તાવેજ અને ભૂતકાળના પ્રદર્શનના આંકડા વગેરેને ટાંકો છો આ જેમ તમે સેવા સુવિધાની કોઈપણ સૂચિ અથવા બ્રોશર જોશો આ સુવિધાઓ હશે અમે અગાઉના સત્રમાં ચર્ચા કરી હતી તેમ તમે બિન શોધપાત્રતા માટે જોશો તેનો અર્થ એ છે કે બિન શોધક્ષમતાનો અર્થ એ છે કે તમે જે સંચાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે ઘણા ખ્યાલો અથવા સેવાના ગુણધર્મો અમૂર્ત છે અને તેથી તે ફરીથી અને ફરીથી અનુભવી અથવા સ્પર્શી શકાતા નથી તેથી તમે વૈકલ્પિક રચના બનાવો છો જેને તમે સ્પર્શ કરી શકો છો અને અનુભવી શકો છો અને વાંચી શકો છો અને સમજી શકો છો કે તમે દસ્તાવેજોની આખી શ્રેણી બનાવો છો તમે પ્રતિષ્ઠા લક્ષી રેફરલ દસ્તાવેજો આપો છો જે લોકો પહેલાથી જ સેવાનો ઉપયોગ કરી ચૂક્યા છે અને સારું લાગ્યું છે તેમને પ્રશંસાપત્ર આપો છો તેથી જ તમે જોશો કે શૈક્ષણિક સંસ્થાઓના બ્રોશરોમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નિવેદનો હશે એવા લોકોના નિવેદનો હશે જેમણે તે સંસ્થામાંથી વિદ્યાર્થીઓની ભરતી વગેરે કરી છે આ તમામ વિવિધ પ્રકારના પ્રશંસાપત્રો છે જેણે પ્રતિષ્ઠા બનાવી છે અથવા અમે વિવિધ એપિસોડ નોંધ કરી શકીએ છીએ તેથી તમામ વિવિધ પ્રકારની ઈ કોમર્સ સેવાઓ કે જે હવે આપણી આસપાસ છે જ્યારે તેનો ટેલિવિઝન પર પ્રચાર કરવામાં આવે છે ત્યારે તમે તે સેવાની અમૂર્તતા જોશો અથવા હું ઇ સેવાઓ વિશે કહું તો ભૌતિક તરીકે અલગ અલગ અમૂર્તતા જોવા મળશે સેવાઓ વિવિધ એપિસોડ દ્વારા દર્શાવવામાં આવી છે કેટલીકવાર તમે ગમે ત્યારે ઓર્ડર કરી શકો તે સગવડને પ્રકાશિત કરવા માટે રમૂજના થોડો સ્પર્શ સાથે કે તમને સમયસર ડિલિવરી મળશે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો જૂતાની જોડી સારી રીતે ફિટ ન હોય તો તમે સરળતાથી પાછા આવી શકો છો આ બધું એપિસોડ દ્વારા સમજાવવામાં આવ્યું છે તેથી ઘણી વખત આ જાહેરાતો વાસ્તવમાં લગભગ એક ટીવી સિરિયલ જેવી હોય છે તે એક પછી એક સંલગ્ન રીતે આગળ વધે છે અમૂર્તતાના પ્રતિભાવ તેમજ તેમાં સામેલ હોઈ શકે તેવી જટિલતાઓના પ્રતિભાવ બંનેને સંચાર કરવાનો પ્રયાસ કરે છે જેમ કે હું આરોગ્ય સંભાળ સેવાઓ વિશે ચર્ચા કરી રહ્યો હતો અને ઘણીવાર આપણે જેને માનસિક અક્ષમતા કહીએ છીએ તેનો અર્થ એ કે ખૂબ જ જટિલ સેવાની તમામ ઘોંઘાટને સમજવામાં અસમર્થતા તેથી તે બધી વિગતોમાં જવાને બદલે અથવા કેવી રીતે ગણતરી કરેલ ટોમોગ્રાફી કરવામાં આવે છે તમે કેસ ઇતિહાસમાં જાઓ ગ્રાહકોના મનમાં ખાતરી ઊભી કરવા માટે સેવાના વપરાશના એપિસોડમાં જાઓ કે આ એક તમારા હૃદયની કાર્યક્ષમતા મેળવવાનો સારો બિન આક્રમક માર્ગ છે અથવા તમારી રક્ત પ્રણાલી અથવા જો ધમનીમાં અવરોધ અથવા વગેરેની સમજ છે તેથી જો આપણે કટલાક વાસ્તવિક વિકલ્પો જોઈએ તો તે સારી રીતે સમજી શકાય છે જેમ કે આ એક તદ્દન અમૂર્ત વસ્તુથી સંબંધિત સંદેશાવ્યવહારની છબીઓ છે જે પ્રવાસ અને પર્યટનનો અનુભવ છે એક મોટો સેવા ઉદ્યોગ છે ખરેખર અનુભવોની અનન્ય શ્રેણીની ડિલિવરી પર સંપૂર્ણપણે આધાર રાખે છે અને પ્રકાશિત કરવા માટે કેટલાંક દસ્તાવેજો જેમ કે કેટલા દિવસ કેટલી રાત કેવા પ્રકારની હોટેલ્સ વગેરે દિન પ્રતિદિન કાર્યક્રમ હશે પરંતુ તેને હાઇલાઇટ કરવા માટે શક્તિશાળી છબીઓ આબેહૂબ છબીઓ રૂપકો ધાર્મિક વિધિઓ દ્વારા પૂરક કરવામાં આવશે એ જ રીતે ઉદાહરણ તરીકે આ મેડિકલ ટુરિઝમનો વધતો વ્યવસાય છે કેરળ જેવા ભારતના અમુક રાજ્યો દ્વારા ઓફર કરવામાં આવતો આ એક મુખ્ય સેવા વ્યવસાય બની ગયો છે સુખાકારી માટે સ્વાસ્થ્ય માટે અમુક ક્રોનિક રોગોને સંબોધિત કરવા માટે અનન્ય સેવાઓની શ્રેણી અને તેથી વધુ લોકો વિશ્વભરમાંથી આવે છે તેમાં સામેલ પ્રક્રિયાઓ વિજ્ઞાન સામેલ છે પ્રક્રિયાઓ તેના બદલે ત્યાં બ્રોશર હોઈ શકે છે ઉતરતા ગ્રાહક માટે કેટલોગ બનાવો જે બધી વિગતો જાણવા માંગે છે પરંતુ મોટાભાગના લોકો માટે અમે છબીઓનો ઉપયોગ કરીશું અમે રૂપકોનો ઉપયોગ કરીશું અમે અસ્પષ્ટતા અથવા માનસિક અસ્પષ્ટતા અથવા અમૂર્તતાનો સામનો કરવા માટે અભિવ્યક્તિઓનો ઉપયોગ કરીશું અમે અભિવ્યક્તિઓ ભૌતિક એપિસોડ્સનો ઉપયોગ કરીશું જ્યાં તમને તરત જ લાગે છે કે આ સારું રહેશે અન્ય લોકોએ ભાગ લીધો છે ત્યાં વિજ્ઞાન અને વારસો સામેલ છે તેથી સંદેશાવ્યવહારનો એક આબેહૂબ સમૂહ બનાવવા માટે રૂપકોની છબીઓનો ઉપયોગ કરો જે બિન શોધક્ષમતા સામાન્યતા અમૂર્તતા અને આ અસ્પષ્ટતા સંબંધિત તે મુખ્ય મુદ્દાઓની સમસ્યાને સંબોધિત કરે છે એવી સેવાઓ છે જ્યાં આ દિવસોમાં ધારો કે તમે સેવાઓ તબીબી પ્રવાસન અથવા અન્ય અવિશ્વસનીય ભારતીય પ્રકારના પ્રવાસન માટે જુઓ છો એવી સેવાઓ છે જે મશીનો દ્વારા પૂરી પાડવામાં આવે છે તે જાત સેવા તકનિકી SST ATM એરપોર્ટ પર જાત તપાસ મશીનો દ્વારા જાણીતી સેવા તરીકે છે અહીં પ્રક્રિયાના સફળ પ્રદર્શન માટે સંદેશાવ્યવહાર અને પ્રમોશનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અહીં વાસ્તવમાં તેને પ્રમોશન અથવા જાહેરાત કહેવાને બદલે અમે તેને ગ્રાહક શિક્ષણ કહીએ છીએ તેથી દેખીતી રીતે સ્વયં સેવામાં ગ્રાહકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગ્રાહક ઘણી રીતે સેવા પ્રદાતા બની જાય છે અને તે પૂરી પાડવામાં આવેલ પધ્ધતિ સાથે જોડાણમાં સેવા બનાવે છે તેથી ફાયદા સ્પષ્ટ છે કે તપાસ કાઉન્ટર પર ખૂબ જ જટિલ લાંબી રાહ જોવાને બદલે તમે ખરેખર સ્વ તપાસની સુવિધામાંથી પસાર થઈ શકો છો અને થોડીવારમાં તે પૂર્ણ કરી શકો છો અથવા બેંકમાં લાંબી કતારમાં રાહ જોવાને બદલે અથવા બેંક ટેલરને ઍક્સેસ કરવા માટે તમારા ગામથી બીજા ગામ સુધી પાંચ કિલોમીટરની મુસાફરી કરવાને બદલે તમે ATMનો ઉપયોગ કરો છો તમે સ્વ તપાસ મશીનનો ઉપયોગ કરો છો ફાયદા સ્પષ્ટ છે પરંતુ ગ્રાહક આ સેવા પ્રદર્શનમાં ઘણી મોટી ભૂમિકા ભજવી રહ્યો છે સેવા સહ નિર્માણનું આ એક સારું ઉદાહરણ છે પરંતુ દરેક સફળતા માટે તમારે પ્રમોશનની જરૂર છે ફક્ત આ કિસ્સામાં અમે તેને પ્રમોશન નથી કહેતા અમે તેને ગ્રાહક શિક્ષણ ગ્રાહક તાલીમ કહીએ છીએ તેથી અન્ય ઘણી પ્રકારની સેવાઓની જેમ સેવા કર્મચારીઓની સતત તાલીમ અને વિકાસ એ એક મહત્વપૂર્ણ વ્યૂહરચના હશે આ પ્રકારની સેવાઓમાં ગ્રાહકને શિક્ષિત કરવું ગ્રાહકને તાલીમ આપવી ગ્રાહકને માહિતગાર રાખવો એ સફળતા માટે ઇનપુટ માટે મહત્વપૂર્ણ હશે તેથી કોઈપણ વિકલ્પમાં તમે જોઈ શકો છો કે સેવા પ્રક્રિયાની સફળતાપૂર્વક પૂર્ણતા માટે કર્મચારીઓ અને ગ્રાહકો બંને માટે સફળ પ્રમોશન ગ્રાહક શિક્ષણ સંદેશાવ્યવહાર જ્ઞાન પ્રવાહ મિકેનિઝમ બનાવવું આવશ્યક છેજો આ બધા ની વ્યવસ્થિત કાળજી રાખવામા આવે તો IHIP સમસ્યાઓ અસ્પષ્ટતા વિવિધતા અવિભાજ્યતા અને નાશવંતતા ની આપોઆપ સચવાય જશે તેથી અમે કહીને નિષ્કર્ષ કાઢીએ છીએ કે એક વર્ગના સેવા આઉટલેટ્સ અને ફ્રન્ટ લાઇન કર્મચારીઓ માટે અને બીજા વર્ગ માટે જાત સેવા ડિલિવરી બિંદુઓ ગ્રાહક તાલીમ બંને પ્રક્રિયા અને પ્રમોશન વચ્ચે જરૂરી મિશ્રણના ઉદાહરણો છે હવે તેને યોગ્ય રીતે કરવા માટે કેટલીક તકનીકો છે તેથી અમે તેને પ્રક્રિયાનું વિઝ્યુલાઇઝેશન કહીએ છીએ મેં અગાઉ જે વિઝ્યુલાઇઝેશન વિશે વાત કરી હતી તે સમયે મેં તેને ફ્લો ચાર્ટ કહ્યો હતો હવે હું આ સંબંધમાં કેટલીક અન્ય પરિભાષાઓનો જેમ કે પરિભાષા બ્લુ પ્રિન્ટ અથવા પ્રોસેસ મેપનો ઉપયોગ કરીશ તેઓ તમામ પ્રકારના સમાન અભિગમને સૂચિત કરે છે જે સેવાના સ્પર્શ બિંદુઓ અને સેવા પ્રવાહનું વિઝ્યુલાઇઝેશન છે તેથી ઉદાહરણ તરીકે માનસિક પ્રોત્સાહન પ્રક્રિયા સેવા તમારામાંથી કેટલાકે અગાઉના સત્રમાંથી એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે માનસિક પ્રોત્સાહન પ્રક્રિયા અને માહિતી પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે તે શંકાને પણ સ્પષ્ટ કરવા માટે હું આ ફ્લો ચાર્ટનો ઉપયોગ કરી રહ્યો છું તેથી માનસિક પ્રોત્સાહન પ્રક્રિયા ઉદાહરણ તરીકે હવામાનની આગાહી છે તેથી ફ્લો ચાર્ટ એ છે કે તમે ટીવી ચાલુ કરો હવામાન આગાહી ચેનલ પસંદ કરો અને હવામાનની આગાહીની પ્રસ્તુતિઓ જુઓ અને નક્કી કરો કે આપણે આવતીકાલે પિકનિક માટે જઈશું કે નહીં પરંતુ જો આ સેવા પ્રદાન કરવાની પૃષ્ઠભૂમિ છે તો આ ફ્રન્ટ લાઇન છે આ સેવાનો દૃશ્યમાન ભાગ છે અને લાઇનની પાછળ અમારી પાસે હવામાન ડેટાનો સંગ્રહ છે વિવિધ પ્રકારના હવામાન આગાહી મોડલ્સમાં ડેટાનું ઇનપુટ છે અને પ્રસ્તુતિ સામગ્રી જે તમે જુઓ છો તેથી આ પ્રક્રિયાને સમજવા માટે અમારે સ્પર્શ બિંદુઓને સમજવા પડશે અમારે બધી પૃષ્ઠભૂમિ પ્રક્રિયાઓને સમજવાની છે અને આ સમગ્ર બાબતને એક સારી સફળ સેવા દાખલા બનાવવા માટે એક પદ્ધતિ તરીકે સમજવી પડશે તમારે ગ્રાહકને અમુક ટેકનિકલ પાસાઓ જણાવવાની જરૂર પડશે જેથી ગ્રાહક તે પ્રેઝન્ટેશન દ્વારા સમજે જેમ કે વરસાદનો દર અથવા ભેજ અને તે વરસાદની સંભાવના વગેરે સાથે સંબંધ છે તે વસ્તુઓ જે તમારે વાતચીત કરવાની છે પછી આ આખી વસ્તુ સારી સેવા પ્રદર્શન સંતોષકારક સેવા પ્રદર્શન બની જશે બીજી બાજુ જો ધારો કે તે માહિતી પ્રક્રિયા આરોગ્ય વીમો છે તો ઉપરની લાઇનમાં તમે વિકલ્પ વિશે શીખો યોજના પસંદ કરો વીમા યોજના ચૂકવણી કરો અને વીમા કવરેજ શરૂ થાય છે અને તમને કેટલાક દસ્તાવેજો વગેરે મળે છે લાઇનની પૃષ્ઠભૂમિની પાછળ એવી ક્રિયાઓ હશે જેમ કે નિયમો અને શરતો વિશે તમારી કંપની સાથે અથવા તમારી યુનિવર્સિટી સાથે અમુક કરાર હશે ગ્રાહકની માહિતી ડેટા બેઝમાં દાખલ કરવામાં આવશે તેથી અહીં ફરીથી વાતચીત અને જ્ઞાનનું થોડું વિનિમય થશે અને આ રીતે ખરેખર સેવા સારી રીતે કરવામાં આવશે આ રેખીય અથવા મલ્ટી લેવલ ફ્લો ડાયાગ્રામનો ઉપયોગ કરવાને બદલે અથવા જેને આપણે પ્રક્રિયા નકશો અથવા ફ્લો ચાર્ટ અથવા સેવા બ્લુ પ્રિન્ટ કહીએ છીએ આ દિવસોમાં અમે કેટલીક એનિમેટેડ બ્લુ પ્રિન્ટ્સનો પણ ઉપયોગ કરીએ છીએ જ્યાં તમે કહેવાતા ઇમોટિકોન્સનો ઉપયોગ કરીને એ બતાવવા માટે કરી શકો છો કે શું સેવા સકારાત્મક અનુભવ હતો કે શું સેવા એટલી હકારાત્મક ન હતી વગેરે તેથી આ દિવસોને દર્શાવવાની વિવિધ રીતો છે અને તે વાસ્તવમાં તમારા મોબાઇલ ફોન અથવા સ્માર્ટ ફોન પર ઘણીવાર એનિમેટેડ થઈ શકે છે અને તેથી સેવા બ્લુ પ્રિન્ટના મુખ્ય ઘટકો જે તમને પ્રક્રિયા અને પ્રમોશન અથવા સંદેશાવ્યવહારને સંતુલિત કરવામાં મદદ કરે છે અને આ પડકારો છે આ ખરેખર બતાવે છે કે સમગ્ર પ્રવાહ કઈ રીતે જય રહ્યો છે જે તમે અહી જોઈ શકો છો તેથી આ પ્રસ્તુતિમાં લગભગ એક S ની જેમ છે તેથી આગળના તબક્કાની પ્રવૃત્તિઓ માટે માનક વ્યાખ્યાયિત કરો ભૌતિક પુરાવાનો ઉલ્લેખ કરો સ્પર્શ બિંદુ પર ગ્રાહકની મુખ્ય ક્રિયાઓ ક્રિયાપ્રતિક્રિયાની રેખા ઓળખો અને તેથી આ આગળનો તબક્કો છે અને પછી દૃશ્યતાની આ લાઇનની પાછળ આપણી પાસે પાછળનો તબક્કો છે અને આખી વસ્તુ એકસાથે બનાવે છે જેને આપણે સેવા બ્લુ પ્રિન્ટ સેવા ફ્લો ચેટ અથવા સેવા નકશો કહીએ છીએ અને આ નકશાની સમજ જરૂરી છે કારણ કે આ સ્પર્શ બિન્દુઓ આ બ્લોક્સની સમજણ છે તે અમને જણાવશે કે વિવિધ IHIP લાક્ષણિકતાઓ શું છે અને તે IHIP લાક્ષણિકતાઓને સંચાલિત કરવા માટે અમારી પ્રતિક્રિયા શું હોવી જોઈએ તેથી અન્ય મહત્વનો મુદ્દો મને લાગે છે કે મારે ઉલ્લેખ કરવો જોઈએ કે તે અમને પણ મદદ કરે છે અને હું આની વિગતવાર વિભાગમાં ચર્ચા કરીશ જ્યારે હું સેવાની કામગીરીમાં આવું છું તે અમને સમજવામાં મદદ કરે છે કે અન્ય કયા અવરોધ બિંદુઓ અને ક્યાં નિષ્ફળતા થઈ શકે છે અને નિષ્ફળતાની કઠોરતા કે જે થઈ શકે છે અને ઘટનાની સંભાવના તો પછી આપણે કંઈક ઉપયોગ કરી શકીએ છીએ જેને આપણે FMEA વિશ્લેષણ કહીએ છીએ નિષ્ફળતા મોડ અસર વિશ્લેષણ દ્વારા અને આપણે સંખ્યા દ્વારા રજૂ કરી શકીએ છીએ જે મૂળભૂત રીતે કંઈ નથી પરંતુ એક ઉત્પાદન ઘટનાની સંભાવના અને બિન શોધની સંભાવના અને ગંભીરતા છે તેથી આ પ્રકારના નકશા અમને અડચણ વિશે તેમજ સંભવિત નિષ્ફળતાઓ વિશે જણાવે છે તો તે અમને સુધારવામાં મદદ કરશે તેથી બ્લુ પ્રિન્ટને અમુક પ્રકારના કૃત્યોની શ્રેણીમાં પણ રજૂ કરી શકાય છે જેમ કે ભોજનાલયમાં જ્યાં તમે ખરેખર બુકિંગ કરો છો અને અમે ભોજનાલયમાં પહોંચીએ છીએ તે અધિનિયમ 1 હોઈ શકે છે એક્ટ 2 એ હોઈ શકે છે જ્યાં તમે જમવાની પ્રક્રિયા અને અધિનિયમ 3 તમારા બિલ અને બધું થઈ ગયા પછી પ્રસ્થાન થઈ શકે છે તેથી તેને આપણે એક નાટક તરીકે પણ જોઈ શકીએ છીએ અને તે મુજબ આપણે પહેલાથી જ ચર્ચા કરી છે કે વિવિધ પ્રકારની ભૂમિકા અને સ્ક્રિપ્ટ થિયરી કેવી રીતે લાગુ કરી શકાય તેથી નિષ્ફળતાના મુદ્દાઓને ઓળખો અમે નિષ્ફળ સલામત સુવિધાઓનું નિર્માણ વિશે પહેલેથી જ ચર્ચા કરીએ છીએ અને ધોરણ અને લક્ષ્યોની રચના કે અમને અનામતની વિનંતી કેટલી મિનિટમાં જોઈએ છે અમે કોમ્પ્યુટરની મદદથી કરી છે અથવા ભોજનાલયમાં ચિકન તંદૂરીની પ્લેટ પીરસવામાં સરેરાશ કેટલી મિનિટ લાગે છે અથવા ગ્રાહકના સંકેતો પછી બિલની પ્રક્રિયા કરવામાં કેટલી મિનિટ લાગે છે આ બધું છે પછી ભલે તે ભોજનાલય હોય તે નર્સિંગ હોમમાં હોય પછી તમે તમારા ડિસ્ચાર્જ પોઈન્ટ પર હોવ આ તમામ પ્રક્રિયાના મુદ્દાઓ અને લક્ષ્યો આપણે સેટ કરવાના છે તે સમજે છે ઉદાહરણ તરીકે કૉલેજમાં પ્રવેશ પ્રક્રિયા કે જ્યાં લગભગ 24 કલાકમાં તમામ અરજીઓમાંથી 80 ટકા પ્રક્રિયા કરવામાં આવે છે તેથી અમે નકશા બનાવીએ છીએ અમે નિષ્ફળતાના મુદ્દાઓને સમજીએ છીએ અમે અવરોધ બિંદુઓ દ્વારા સમજીએ છીએ અમે માનક સેટ કરીએ છીએ જેથી કોઈ નિષ્ફળતા સેવા નિષ્ફળતા ન હોય તેથી તે કોઈ સેવાની અડચણ નથી અને અમે તે માપદંડોને આદર સાથે કેવી રીતે કરી રહ્યા છીએ તે સ્તર ચાલુ રાખતા જોઈએ છીએ તેથી આ એક રીતે સેવાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવતી જટિલતાઓ અને પડકારો પ્રત્યે અમારી પ્રતિભાવ પદ્ધતિ છે અમે ભવિષ્યના સત્રોમાં આ સતત સફળતા હાંસલ કરવાની અમારી રીતોને વધુને વધુ સમજાવીશું અને અમે સમજીએ છીએ કે આમાંની ઘણી સમસ્યાઓ ક્ષમતા અને માંગ વચ્ચેની પરંપરાગત અથવા બારમાસી અસંગતતાને કારણે પેદા થાય છે તો અમે તેને કેવી રીતે મેનેજ કરીશું સેવાની અમૂર્ત પ્રકૃતિ અને તેથી આપણે સેવાની ગુણવત્તા કેવી રીતે સ્થાપિત કરીએ છીએ ઉત્પાદકતા અને ગુણવત્તા વચ્ચેના વિરોધાભાસને આપણે કેવી રીતે સમજીએ છીએ આ બધું આપણને સફળતા જુબાની રેફરલ ગ્રાહક હિમાયત કેવી રીતે બનાવી શકીએ તે વિશે વધુ જ્ઞાન આપશે તેથી અમારી સફળતા ચાલુ રહે તે માટે અમે ફાઇવ સ્ટાર સેવા બનાવવા માટે સક્ષમ છીએ અને તે સમજવું અગત્યનું છે કે સેવાની શ્રેષ્ઠતા એપિસોડિક નથી તે એક ચાલુ પધ્ધતિનો અભિગમ છે જે ફક્ત તેને ઉત્પન્ન કરી શકે છે તેથી જ સેવા વ્યવસાયમાં આપણે આ પિરામિડનો દાવો કરવો પડશે જ્યાં સેવા ઉપભોક્તા સાથેના સંબંધના વ્યવહારિક સ્વભાવથી આપણે ગાઢ સંબંધ બનાવવાનો છે તેથી વ્યવહારથી સંબંધ સુધી પરંતુ સફળતા માટે આપણે સંબંધ કરતાં વધુ આગળ વધવાની જરૂર છે આપણે ગ્રાહક હિમાયત બનાવવાની જરૂર છે ગ્રાહક પછી તમારું કો માર્કેટેડ બનશે તેથી તમે સેવાના સહ સર્જક તરીકે અને સેવાના સહ માર્કેટર તરીકે ગ્રાહકની ભૂમિકા કેટલાક રસપ્રદ વિષયો હશે જે અમે અનુગામી સત્રમાં લઈશું